ચાલો આ ડેટા સમીકરણ જોઈએ તો આ ઇન્વર્સ પ્રોબ્લેમમાં બધી ચેલેન્જ શું છે તેથી આ ડેટા સમીકરણ માપને ઇચ્છિત પરિમાણ સાથે જોડે છે જે આપણે જોયું છે હવે પોતે જ આવતો નથી તેની સાથે શું આવે છે નોઈસ માપ મળશે પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે કોઈપણ એન્જિનિયરિંગ પ્રોબ્લેમમાં આ એક પડકાર હશે તેથી શું થાય છે કે હું આ પ્રોબ્લેમ હલ કરવા માંગુ છું તેથી આર્ગમીનનો અર્થ એ છે કે x જે આ સમીકરણ નું ન્યૂનતમ આપે છે અને તે મારો ઉકેલ છે તેથી ચાલો ધારીએ કે જાદુઈ રીતે કોઈ ઓરેકલ આવ્યું છે અને ની આ કિંમત આપી છે ચાલો આપણે માની લઈએ કે તે વાસ્તવિક નથી પરંતુ ચાલો ધારીએ કે જો આપણને દૃષ્ટિની સંપૂર્ણ જાણકારી હોય તો પ્રોબ્લેમ શું છે તેથી અમે આ તે ભાગ છે જેની આપણે પહેલાથી જ ચર્ચા કરી છે કે અનડીટરમાઈન શબ્દ સાંભળ્યો હશે મેટ્રિસીસ માટે સ્યુડો ઇન્વર્સ અસ્તિત્વમાં છે કે હું ચોરસ નથી સ્યુડો ઇન્વર્સ સોલ્યુશનની પ્રોપર્ટીસ શું છે ઉદાહરણ તરીકે સમીકરણોની અલ્પનિર્ધારિત પ્રણાલીમાં હું સ્યુડો ઇનવર્સ લખી શકું છું અને X માટે કોઈ ઉકેલ મેળવી શકું છું અને તે X પાસે અનડીટરમાઈન કઈ પ્રોપર્ટીસ છે તેથી તમારામાંથી તમને યાદ હશે કે તમારું રેખીય બીજગણિત સ્યુડો ઇન્વર્સ એ સોલ્યુશન હતું જે ઓરીજીનલથી ન્યૂનતમ અંતર ધરાવે છે વિદ્યાર્થી ઓછામાં ઓછું નોન સોલ્યુશન બરાબર ઓછું વિદ્યાર્થી નોન - સોલ્યુશન નોન - સોલ્યુશન પરંતુ તે કયા નોર્મ હતું યુક્લિડિયન નોર્મ બરાબર 2 નોર્મ વિદ્યાર્થી 2 નોર્મ 2 નોર્મ તેથી તે ન્યૂનતમ 2 નોર્મ ધરાવે છે તેથી જો હું સ્યુડો ઇનવર્સનો ઉપયોગ કરું તો હું ઓરીજીનલભૂત રીતે કહી રહ્યો છું કે મને ઓછામાં ઓછા 2 નોર્મ સોલ્યુશન્સ આપો જ્યાં એક સમાન નિવેદન સોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે તે માટે જવા માટે થોડી પ્રેરણા હોઈ શકે છે તો પછી હું તમને એક પ્રેરણા આપીશ કે શા માટે આપણે સ્કેતર્દ સોલ્યુશનની ઇચ્છા રાખીએ છીએ અને તે છે સ્કેતર્દ ઉકેલ 2 નોર્મને બદલે લઘુત્તમ 1 નોર્મ પર નોર્મ આવે છે ન્યૂનતમ 1 નોર્મ વિદ્યાર્થી ઓછામાં ઓછી ઊર્જા ન્યૂનતમ છે ઓછામાં ઓછી ઊર્જા ઓછામાં ઓછી 2 નોર્મ અને સ્પર્સીટી એટલે શું મોટાભાગની પ્રવેશો શૂન્ય છે ખૂબ જ ઓછી પ્રવેશો બિન શૂન્ય છે તેથી અમે આશ્ચર્ય પામી શકીએ કે શા માટે આ એક સમાધાન હોવું જોઈએ મારે શા માટે આને પ્રોત્સાહન આપવું જોઈએ અમે તે વિશે વાત કરીશું તેથી જો આપણે કહીએ કે ફક્ત એક માટે ધારે છે બીજું કે મારે ઓછામાં ઓછું 1 નોર્મ જોઈએ છે આગળની સ્લાઇડ્સ હું તમને કહું છું કે 1 નોર્મ કેમ સારો વિચાર છે પરંતુ ચાલો આપણે કહીએ કે મારે ઓછામાં ઓછું 1 નોર્મ જોઈએ છે પછી આ ઑપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ આ રીતે સંશોધિત થાય છે કે હું માત્ર અંતર અથવા અનુમાન અને માપન વચ્ચેના તફાવતને ઘટાડવા માંગતો નથી આ મારું માપ છે અને આ મારું અનુમાન છે હું માત્ર આને ન્યૂનતમ રાખવા માંગતો નથી પરંતુ હું 1 નોર્મ ન્યૂનતમ હોવા પણ ઇચ્છું છું અને બીટા કેટલાક હાઇપર પેરામીટર છે જે હું સંખ્યાત્મક રીતે નક્કી કરીશ તો હું મારો આદર્શ ઉકેલ શું છે એક જે તે બંનેને ઘટાડી દે આ અનંત ઉકેલોમાંથી મને તે ઉકેલ જોઈએ છે જે આને ઓછું કરે અને ઇન્વર્સ પ્રોબ્લેમની ભાષામાં આ અથવા તો આંકડાઓમાં આમાં વધુ માહિતી ઉમેરવાને રેગ્યુલરાઈઝેશન કહેવામાં આવે છે જે તેના માટે ટેકનિકલ શબ્દ છે તેથી મેં થોડી વધુ માહિતી આપીને મારા ઉકેલને નિયમિત કર્યું છે અને તે વધુ માહિતી શું છે ન્યૂનતમ 1 નોર્મ ન્યૂનતમ 2 નોર્મ બીજું કંઈક તે મારા પર નિર્ભર છે વિદ્યાર્થી સર તમે આ કેવી રીતે બોલો છો હા તેથી શા માટે આ વાસ્તવિકતા સાથે અનુરૂપ હોવું જોઈએ તે પ્રશ્ન છે મારા શા માટે આ સ્તન કેન્સરની ઇમેજિંગ પ્રોબ્લેમનું સમાધાન ઓછામાં ઓછું 1 નોર્મ છે તો હવે ચાલો જોઈએ તેથી શું કરીશું અમે ફક્ત 1 નોર્મ વિ 2 નોર્મની પ્રોપર્ટી જોઈશું અને પછી પ્રેરિત કરીશું કે શા માટે 1 નોર્મ સારો વિચાર છે તેથી મને મળેલ અનંત ઉકેલ અનિશ્ચિત છે ચાલો બે અલગ અલગ કિસ્સાઓ જોઈએ તેથી આ પ્રથમ કેસ અહીં છે જ્યાં મારી પાસે આ વાદળી રેખા છે તેથી બે વેરીયબલ એક સમીકરણ જે આપણે કલ્પના કરી શકીએ તે સૌથી સરળ વસ્તુ છે તે બે વેરિયેબલમાંનું એક સમીકરણ એ રેખા શું છે તે તમારી વાદળી રેખા છે તેથી હું ડેટા સમીકરણ પર કૉલ કરું છું અને જો મને ન્યૂનતમ નોર્મ જોઈએ છે જે ન્યૂનતમ ઊર્જા છે તો હું શું કરી શકું તેથી અહીં આ લાલ ડેશ રેખાઓ આ બધા સતત 2 નોર્મના વર્તુળો છે તેથી ઉદાહરણ તરીકે આ 0 5 છે આ 0 5 ત્રિજ્યા છે તેથી જ્યાં સુધી હું ડેટા સમીકરણને સ્પર્શ ન કરું ત્યાં સુધી હું આને વધારતો રહું છું તો જ્યારે હું આને સ્પર્શ કરું છું ત્યારે શું થાય છે આ બિંદુએ ડેટા સમીકરણ સંતુષ્ટ થઈ રહ્યું છે કારણ કે ડેટા લાઇન પર આવેલું છે તેનો અર્થ એ કે મારી પાસે ખૂબ જ સારો છે અને તે જ સમયે તમામ સંભવિત ઉકેલો સાથે શું હું કહી શકું કે આ ઉકેલમાં ન્યૂનતમ ઊર્જા છે હા સાચું કારણ કે આ ત્યાં માત્ર એક સ્પર્શક છે તેથી હું કહું છું કે આ મારું ન્યૂનતમ ઉર્જા ઉકેલ છે પરંતુ હવે જ્યારે હું અહીં જવાબ જોઉં છું ત્યારે તેની કેટલીક બિન શૂન્ય કિંમત છે અને કેટલીક બિન શૂન્ય કિંમત છે તેથી તે અમુક અર્થમાં ફેલાય છે હવે જ્યારે હું ન્યૂનતમ 1 નોર્મ સોલ્યુશન જોઉં છું તો આ પહેલા જેવું મારું ડેટા સમીકરણ છે આ ડેટા સમીકરણમાં હું શું કરી રહ્યો છું હું હવે કાવતરું ઘડી રહ્યો છું આ સતત 1 નોર્મ સોલ્યુશન સતત 1 નોર્મ છે કારણ કે સતત 1 નોર્મ માટે લોકસ શું છે હું નોર્મ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકું તે નો સરવાળો છે તો અહીં ઉપરના ચતુર્થાંશમાં સમીકરણ શું હશે એક્સ તેથી તે માત્ર લીટી છે તેથી આ બધી સમાંતર રેખાઓ છે જે 1 નોર્મના મૂલ્યમાં વિસ્તરી રહી છે હવે આ બ્લુ લાઇનને હું સૌથી વહેલો શું હિટ કરી શકું તે આ બિંદુએ છે તેથી અહીં આ બિંદુ તે ડેટા સમીકરણને સંતુષ્ટ કરે છે કારણ કે તે વાદળી રેખા પર છે અને તે તમામ સંભવિત ઉકેલોમાંથી તે છે જે ન્યૂનતમ 1 નોર્મ ધરાવે છે હવે આ ઉકેલની પ્રકૃતિ જુઓ અહીં તમે જોઈ શકો છો કે તેની પાસે ની બિન શૂન્ય કિંમત છે અને ની કિંમત 0 છે તેથી આ રમકડાના ઉદાહરણમાં તે એક સ્પાર્સ સોલ્યુશન છે કારણ કે એક એન્ટ્રી 0 છે જો હું આ વિચારને મલ્ટીપલ પરિમાણોમાં વિસ્તૃત કરું આ હાયપર પ્લેન માત્ર અમુક ધરીને સ્પર્શ કરશે તે વચ્ચે ક્યાંક સ્પર્શ કરશે નહીં તેથી મારો ઉકેલ સ્પાર્સ હશે તેથી આ લઘુત્તમ નોર્મ મૂકવાથી એવા ઉકેલને પ્રોત્સાહન મળે છે જેમાં સ્પાર્સિટી હોય તેથી તમારું આ ખૂબ જ સ્પષ્ટ છે જેમ કે મેં અગાઉની સ્લાઇડમાં જ્યારે મેં કહ્યું હતું કે 1 નોર્મ લાદવાથી મને છૂટાછવાયા ઉકેલ મળે છે તમે જાણો છો કે તે શા માટે યોગ્ય છે અને તે છે ભૂમિતિ ચાલો હવે આપણે કોમ્પ્લેક્ષ પ્રશ્ન જોઈએ શા માટે મારે મારી વાસ્તવિકતા સ્પાર્સ ઉકેલમાં શા માટે અનુરૂપ હોવી જોઈએ તેથી અહીં થોડી સિગ્નલ પ્રોસેસિંગ છે જે આપણે જોવાની જરૂર છે તેથી અમે કુદરતી ઈમેજઓ અને સિગ્નલ પ્રોસેસિંગ અથવા ડીએસપીમાં તમે વિવિધ પ્રકારના આધારો જોયા છે તેથી વેવલેટ બેઝિસ ડિસ્ક્રીટ કોસાઈન બેઝિસ ફોરિયર ટ્રાન્સફોર્મ બેઝિસ નામની વસ્તુઓ છે આવા વિવિધ પાયા છે અને હું એક ઓરીજીનલ ચિત્ર જોવા જઈ રહ્યો છું જે અહીં ઉપર ડાબી બાજુએ છે આ ઓરીજીનલ છે જેમાં કેટલા 46000 પિક્સેલ છે તેથી આ ચિત્રને પિક્સેલ ડોમેનમાં યોગ્ય રીતે રજૂ કરવા માટે મને 46000 નંબરોની જરૂર છે જો હું IC નો ઉપયોગ કરું છું જેને ડૌબેચીઝ 4 વેવલેટ બેસિસ કહેવાય છે તે શું છે તે જાણવાની જરૂર નથી પરંતુ તે એક પ્રકારનો ઓર્થોગોનલ આધાર છે આ ઓર્થોગોનલ ધોરણે જો હું ગુણાંકનો માત્ર એક ચતુર્થાંશ જ રાખું તો માત્ર એક ચતુર્થાંશ મને આ મળે છે શું તમે આ બે વચ્ચે કોઈ તફાવત જોઈ શકો છો આ બે ઈમેજો વચ્ચે કોઈ તફાવત જણાવવા માટે મારો મતલબ નરી આંખે લગભગ અશક્ય છે પરંતુ મેં શું કર્યું છે 46000 વત્તામાંથી મેં ગુણાંકનો માત્ર એક ચતુર્થાંશ જ રાખ્યો છે તેથી માત્ર 10000 ગુણાંકની જરૂર હતી પછી હું થોડો લોભી થયો મેં આ વેવલેટ ડોમેનમાં થોડું વધુ ઑપ્ટિમાઇઝેશન કર્યું અને હું માત્ર 7 ટકા ગુણાંક જોઉં છું હવે હું જોઈ શકું છું કે તે થોડી ફર્ઝી છે પરંતુ હું સ્પષ્ટપણે કહી શકું છું કે તે બિલાડી છે હું તમને કહી શકું છું કે આંખો ક્યાં છે નાક ક્યાછે કાન ક્યાં છે વગેરે પણ મારી પાસે કેટલા ગુણાંક રાખેલ છે આશરે 3000 ગુણાંક તેથી જ્યારે મેં 40000 થી શરૂઆત કરી ત્યારે હું 3000 ગુણાંક સુધી નીચે છું પછી મને વધુ લોભી થઈ ગયો મેં કહ્યું કે મને માત્ર 2 ટકા ગુણાંક યોગ્ય રાખવા દો જ્યારે હું માત્ર 2 ટકા ગુણાંક રાખું છું ત્યારે તે ખૂબ જ અસ્પષ્ટ છે પરંતુ જો હું ઇચ્છું છું કે જો મારી માહિતી કે જો મારો પ્રશ્ન આંખો ક્યાં છે તો હું હજી પણ પ્રશ્નનો જવાબ આપી શકું છું જો મારો પ્રશ્ન એ છે કે કેટલા મૂંછો છે તો હું આ પ્રશ્નનો જવાબ આપી શકતો નથી તેથી આ એક ખૂબ જ સારી પ્રેરણા છે શા માટે જો મારું ઇમેજિંગ ડોમેન તેને પિક્સેલ ડોમેનમાં જોવાને બદલે જેને 46000 નંબરોની જરૂર છે જો હું તેને રેખીય પરિવર્તન કરું તેથી રેખીય રૂપાંતર તરંગ પરિવર્તન એ રેખીય પરિવર્તન છે તેનો અર્થ એ છે કે તે મેટ્રિક્સ સરળ દ્વારા વર્ગીકૃત કરી શકાય છે જો હું સાચો મેટ્રિક્સ પસંદ કરું તો હું માત્ર 2 ટકા ગુણાંક સાથે કરી શકું છું તેથી આના 2 ટકા આશરે કેટલા હશે વિદ્યાર્થી 1000 કરતાં ઓછા 1000 થી ઓછું 800 અથવા કંઈપણ અરે વાહ તે 900 અથવા તેના જેવું કંઈક 900 નંબરો સાથે હું એક ઉકેલ મેળવી શકું છું જે ખૂબ સારો છે અને જ્યારે હું 2 ટકા ગુણાંક રાખીશ ત્યારે બાકીના 98 ટકા માટે મેં શું કર્યું છે મેં તેમને 0 પર સેટ કર્યા છે તેથી વેવલેટ ડોમેનમાં આ ઈમેજ સ્પાર્સ માહિતીનો ઉપયોગ કરી રહ્યો છું કે સ્તન ટીસ્યુઓનો ક્રોસ વિભાગ કુદરતી ઈમેજ છે હું જાણું છું કે હું પ્રાયોગિક રીતે એવું અવલોકન કરવામાં આવ્યું છે કે કુદરતી ઈમેજઓ અલગ કોસાઇન ડોમેનમાં વેવલેટ ડોમેનમાં સ્પાર્સ હોય છે અને તેથી વધુ તેથી હું આ હું છું પ્રાથમિક માહિતીનો ઉપયોગ કરીને અને વેવલેટ ડોમેનમાં પ્રોબ્લેમનું નિરાકરણ કરું છું કારણ કે ત્યાં સંખ્યાબંધ વેરિયેબલ ઓછા છે હા બીજી મોટી વાત એ છે કે આપણે એ જાણવાની જરૂર નથી કે કયા ગુણાંક શૂન્ય છે જ્યારે હું લઘુત્તમ 1 નોર્મ સોલ્યુશન ઉકેલીશ ત્યારે હું કરી શકું છું મારે સોલ્વરને કહેવાની જરૂર નથી કે આ ગુણાંક બિન શૂન્ય હશે Tt આકૃતિ કરી શકે છે કે કઈ સંખ્યાઓ છે હા તેથી તે ખરેખર અમે કર્યું છે તેથી ઉદાહરણ તરીકે આ ઓરીજીનલ ઈમેજ છે આ તે છે જેને લેવલ 1 વેવલેટ ડીકમ્પોઝીશન છે વિદ્યાર્થી લેવલ એવું જ થયું છે મારો મતલબ છે કે જો આ અલગ વેવલેટ ટ્રાન્સફોર્મ્સ નથી તો વેવલેટ અલગ અલગ લેવલ પર રૂપાંતરિત થાય છે તો આ લેવલ 1 લેવલ 2 અને લેવલ 3 છે તેથી તે બધા સંબંધિત છે તે અસંબંધિત નથી તેથી જો તમે વેવલેટ ટ્રાન્સફોર્મ્સના સિદ્ધાંતનો અભ્યાસ કરો છો તો તમને ખબર પડશે કે તેઓ કેવી રીતે સંબંધિત છે તમે વધુ આગળ વધી શકો છો તમારે 3 પર રોકવાની જરૂર નથી તેથી આ તે ક્ષેત્ર છે જ્યાં આ પ્રોબ્લેમઓનો અભ્યાસ કરવામાં આવે છે તે ક્મ્પ્રેસ્સીવ સેન્સિંગનું ક્ષેત્ર છે તેથી ક્મ્પ્રેસ્સીવ સેન્સિંગનો અર્થ છે કે હું નમૂનારૂપ ડેટામાંથી સ્પાર્સ ઉકેલો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છું મારી પાસે અન્ડરસેમ્પલ્ડ ડેટા છે અને મને કંઈક જોઈએ છે જે તમામ ઉકેલને પુનઃપ્રાપ્ત કરી શકે તો ચાલો હવે આપણે થોડા વધુ મુદ્દાઓ જોઈએ વિદ્યાર્થી અહીં લઘુત્તમ l 1 નો અર્થ સ્પાર્સ છે હું પહેલાથી જ જાણું છું કે મારું ઑબ્જેક્ટ વેવલેટ ડોમેનમાં છૂટાછવાયા હશે તેથી તેથી જ હું મારી પ્રોબ્લેમનો ઉકેલ લાવવા જઈ રહ્યો છું અને લઘુત્તમ l 1 નોર્મ લાગુ કરીશ તેથી હું જાણું છું કે હું મેળવી શકું છું મને એક અર્થપૂર્ણ ઉકેલ મળશે તે તર્ક છે તેથી આ એક પ્રોબ્લેમ હતી મારો કહેવાનો મતલબ આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી છે તે પૂરતી માહિતી યોગ્ય ન હોવાની પ્રોબ્લેમ હતી પૂરતી માહિતી ન હોવાનો ટેકનિકલ શબ્દ શું છે તે ઈલ પોસ્ડ છે ત્યાં પૂરતી માહિતી નથી કે મારે વધારાની પ્રાથમિક માહિતી આપવી પડશે તે સ્પાર્સ છે તે આ બેન્ડ મર્યાદિત છે તે આ છે અને તે અને તે બધું તે પ્રાથમિક માહિતી છે બીજી પ્રોબ્લેમ કે જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે નોન લીન્યારીટી પ્રોબ્લેમ છે તેથી આપણે અત્યાર સુધી જે ધારીએ છીએ તે ક્ષેત્ર શું છે અમે જાદુઈ રીતે કહ્યું હતું કે કોઈએ મને તે આપ્યું છે અને અમે ફક્ત 1 નોર્મ અથવા 2 નોર્મ વિશે ચિંતા કરતા હતા હવે આપણે વાસ્તવિક જીવનમાં પાછા આવીએ જ્યાં પણ યોગ્ય રીતે જાણીતું નથી તેથી આ પ્રોબ્લેમમાં આ Rx એ રેગ્યુલરાઈઝેશન છે આ 2 નોર્મ હોઈ શકે છે તે 1 નોર્મ હોઈ શકે છે તે વેવલેટ કંઈક હોઈ શકે છે જે પણ યોગ્ય છે ચાલો આપણે ફક્ત વિગતો છોડી દઈએ પરંતુ મુખ્ય વસ્તુ એ છે કે જાણીતું નથી અમે હજી સુધી તે પ્રોબ્લેમમાં આવ્યા નથી તેથી ચાલો જોઈએ કે અહીં શું થાય છે તેથી તમે કહી શકો છો કે જાણીતું નથી કોઈ પ્રોબ્લેમ નથી મારી પાસે એક સ્ટેટ સમીકરણ છે જે સ્ટેટ સમીકરણે મને કહ્યું હતું કે તે મેટ્રિક્સ નો ઉપયોગ કરે છે તે વચ્ચે કોઈ સંબંધ છે તેથી જો તમે મને આપો તો હું નો અંદાજ લગાવી શકું છું અને તે હું લઈ શકું છું અને અહીં મૂકી શકું છું તે જ હું કરી શકું છું તો આ પ્રોબ્લેમને ઉકેલવા માટે શું વ્યૂહરચના હોઈ શકે x ઓકે માટે કેટલાક અનુમાન સાથે પ્રારંભ કરો તેને આ સમીકરણમાં મૂકો ત્યાંથી મેળવો તે ને આ સમીકરણમાં મૂકો અને પછી મારું થઈ ગયું હું આ ઉકેલી શકું છું આ માત્ર એક વેરીયબલ x માં પ્રોબ્લેમ બની જાય છે હું તે કરી શકું તે વાજબી લાગે છે અને જો હું તે કરું તો 80 ના દાયકાના અંતમાં 90 ના દાયકાના અંતમાં શોધાયેલ તેનું એક નામ છે જેને બોર્ન ઇટરેટિવ મેથડ કહેવાય છે આવી પુનરાવર્તિત પદ્ધતિ x માટે કેટલાક અનુમાન સાથે શરૂ થાય છે પછી U ફોર્મની ગણતરી કરે છે અને તેને ડેટા સમીકરણમાં મૂકે છે અને મને x આપે છે વિદ્યાર્થી જે એક વસ્તુ છે વિદ્યાર્થી આ નાનો X શું છે આ વિદ્યાર્થી કારણ કે દલીલ માય વેરીએબલ ઓફ મિનિમાઇઝેશન શું છે તે આર્ગમીનની નીચે લખેલું છે વિદ્યાર્થી પરમીટીવીટી X કોન્ટ્રાસ્ટ છે પરમિટિવિટી SS માઈનસ 1 તે પરમિટિવિટી માઈનસ 1 દરેક જગ્યાએ દેખાય છે તેથી મેં તેને એક વેરીયબલ કહેવાય છે તેના બદલે કંઈક ઓછા 1 અને તેથી x જમણે લખવું હોય તો આ જન્મજાત પુનરાવર્તિત પદ્ધતિ હતી હવે કડક શબ્દોમાં કહીએ તો જ્યારે હું આ પ્રોબ્લેમને ઓછી કરવા જઈશ ત્યારે તમારામાંથી જેમણે થોડું ઓપ્ટિમાઇઝેશન કર્યું છે તમારે જાણવું જોઈએ કે હું આને કેવી રીતે ઘટાડીશ ધારો કે ઓપ્ટિમાઇઝેશનને ભૂલી જાવ હું તમને 1 વેરીએબલમાં એક ફંક્શન આપું છું અને હું તમને પૂછું છું કે તેનો મિનિમા શોધો તમે શું કરશો વિદ્યાર્થી તેને ડીફરેનસીયેટ કરો અમે તેને ડીફરેનસીયેટ પાડીશું ઑપ્ટિમાઇઝેશનમાં ફેન્સિયર ભાષામાં તમે શું કરશો વિદ્યાર્થી ગ્રેડીયંટ તમે ગ્રેડીયંટ શોધો મૂળભૂત રીતે વિચાર ભિન્નતાનો છે હવે આ ઑબ્જેક્ટ અહીં આપણે શું કરી રહ્યા છીએ અમે X ના પ્રારંભિક અંદાજના આધારે અમુક મૂલ્ય બદલી રહ્યા છીએ જે અમે કરી રહ્યા છીએ પરંતુ જ્યારે હું ડેરિવેટિવ લેવા જાઉં ત્યારે શું આપણે ને સતત રાખીએ છીએ અથવા જો હું તે સંખ્યા હોય તો તે સતત હોય તો હું માટે ના સંદર્ભમાં વ્યુત્પન્ન ન લઈ શકું પરંતુ વાસ્તવમાં તે એક ફંક્શન છે અને તે ફંક્શન અહીં છે તેથી જો તમે ખૂબ જ કડક હોવ તો તમારે શું કરવું જોઈએ તમારે આ U લેવું જોઈએ અને આને મેળવવા માટે તમારા મૂળ સમીકરણમાં બદલવું જોઈએ આ તમારો બરાબર છે હવે મેં કોઈપણ મધ્યવર્તી વેરિયેબલને નાબૂદ કર્યા છે તે માત્ર x સમીકરણ છે કારણ કે s એ માપન છે જાણીતું છે જાણીતું છે મારી પાસે અહીં મારું x છે મારી પાસે અહીં x છે તેથી આ એક ખૂબ જ કોમ્પ્લેક્ષ દેખાતું સમીકરણ છે પરંતુ તે એક વેરીયબલમાં સમીકરણ છે એક અજાણ્યું નહિ એક વેરીયબલ એક અજાણ્યું વિદ્યાર્થી અમે આ કેમ કર્યું વિદ્યાર્થી તેથી ડાયગોનલ ઓહ મેં આને ડાયગોનલ તરીકે શા માટે લખ્યું હું આશા રાખતો હતો કે તેમાં પ્રવેશ ન કરવો પણ હું આને અહીં લખવા દઉં તેથી આ અહીં દરેક જગ્યાએ દેખાય છે જો તમે અભિન્ન સમીકરણમાં જોશો કે વાસ્તવિક વસ્તુ શું હતી તે હતી અને પછી અહીં અને આ આખી વસ્તુ ઇંટેગ્રેટેડ હતી તેથી અહીં આ વસ્તુ તેઓ હંમેશા રેખીય બીજગણિતની ભાષામાં દેખાય છે તે લખવા જેવું હતું તેથી તે હવે વેક્ટર હતું હું આ કેવી રીતે લખું અને ની દ્રષ્ટિએ હું આને લખી શકું છું અને ને દ્વારા ગુણાકાર કરવામાં આવે છે તે મને એક જ વસ્તુ આપે છે આ 0 છે અને આ 0 છે અથવા હું આને અને કૉલમ વેક્ટર તરીકે પણ લખી શકું છું વિદ્યાર્થી હા તેથી જ તમે નોંધ્યું છે કે તેઓ કેટલીકવાર તે નાનું x હોય છે ક્યારેક તે X હોય છે તેથી જ્યારે હું તેને મૂડી X તરીકે લખું છું મારો મતલબ કર્ણ સંસ્કરણ તરીકે થાય છે તેનો અર્થ છે તો આ કેપિટલ X છે u માં અને આ છે પણ અત્યારે આપણે આનો ઉકેલ ન લાવી રહ્યા હોવાથી હું તેને છોડી રહ્યો છું તેથી તેથી જ આ આખી વસ્તુ મને જે મળે છે તેના ડાયગોનલ બની જાય છે મને જે મળે છે તે એક કોલમ વેક્ટર હશે જે મારે ડાયગોનલ મેટ્રિક્સ સ્વરૂપમાં મૂકવાની જરૂર છે વિદ્યાર્થી સર આપણે નું પ્રારંભિક મૂલ્ય કેવી રીતે પસંદ કરી શકીએ આપણે X માટે પ્રારંભિક મૂલ્ય કેવી રીતે પસંદ કરીએ સૌથી વધુ શું છે જો તમે તેને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો તમે શું કરશો વિદ્યાર્થી 1 કેમ 1 અથવા તમે 1 કરી શકો છો વિદ્યાર્થી પરમીટીવીટી જેવી છે આ છે પરમીટીવીટી નથી આ કોન્ટ્રાસ્ટ છે વિદ્યાર્થી તેથી કોન્ટ્રાસ્ટ તે 0 બનશે વિદ્યાર્થી 0 કોન્ટ્રાસ્ટ તેથી 0 કોન્ટ્રાસ્ટ વાસ્તવમાં સૌથી વધુ લોકપ્રિય પ્રારંભિક અનુમાન છે અને ત્યાં એક નામ છે તે એટલું લોકપ્રિય છે કે તેના માટે એક નામ છે જે ફક્ત વ્યસ્ત ઇમેજિંગમાં જ નહીં પરંતુ કણ ભૌતિકશાસ્ત્રમાં પણ સામાન્ય છે તેને જન્મજાત અનુમાન કહેવામાં આવે છે તેથી શરૂઆત કરો તેથી આ અભિન્ન સમીકરણ જે આપણને મળ્યું છે તે ક્વોન્ટમ મિકેનિક્સ સ્કેટરિંગ સમીકરણોમાં પણ આવે છે તેથી કહો કે આ તે જ છે બોર્ન ફ્રોમ ક્વોન્ટમ મિકેનિક્સ અને ભૌતિકશાસ્ત્રના લોકો તેને લિપમેન સ્વિંગર સમીકરણ કહે છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો તેને ફ્રેડહોમ ઇન્ટિગ્રલ સમીકરણ કહે છે આ એક જ વસ્તુ છે હવે આ સમીકરણમાં શું પ્રોબ્લેમ છે તે ચોક્કસ છે તેથી જ્યારે હું આનો ગ્રેડિયન્ટ લેવા જાઉં છું ત્યારે તેની અંદર બધું જ હોય છે ત્યાં એક હોય છે જ્યાં તે આ સમીકરણથી વિપરીત હોવું જોઈએ જ્યાં માત્ર અમુક સંખ્યાનો અમુક અચળ લાગે છે તેથી આ મિસલેડિંગ છે તેથી જો હું યોગ્ય રીતે ગ્રેડીયન્ટ શોધવા માંગતો હોય તો મારે આ સમીકરણનો ઉપયોગ કરવો જોઈએ અને આ ગ્રેડીયન્ટ શોધવાનું ઘણું મહેનતુ છે વિદ્યાર્થી x શા માટે 0 છે પછી કેમએ પ્રારંભિક અનુમાન તમે ઇચ્છો તે કંઈપણ પસંદ કરી શકો છો હું ફક્ત તમને કહી રહ્યો છું કે શું સામાન્ય છે વિદ્યાર્થી સર x એપ્સીલોન માઈનસ 1 બરાબર છે હા તેથી જો તમે પસંદ કરો છો તો તેનો અર્થ એ છે કે તમે દરેક જગ્યાએ વેક્યુમ ધારણ કરી રહ્યાં છો અને તમે ત્યાંથી નિર્માણ કરી રહ્યાં છો તમારે જરૂર નથી વિદ્યાર્થી આખરે ઇટેરેશન એ જ અનુમાન તરફ દોરી જશે શું ઇટેરેશનનો સમાન અનુમાન તરફ દોરી જશે કે નહીં બહુ સારો પ્રશ્ન વિદ્યાર્થી આ જન્મજાત ઈટરેટીવ પદ્ધતિમાં પ્રશ્ન એ છે કે શું હું એ જ બિંદુએ પહોંચીશ કે હું શું અનુમાન લઉં વિદ્યાર્થી અરે વાહ આખરે તે જ x મળશે વિદ્યાર્થી મને એવુ નથી લાગતુ જવાબ છે મને એવું નથી લાગતું જવાબ છે વિદ્યાર્થી મને નથી લાગતું કે એવું ન વિચારો અને તે સાચું છે એવું ન વિચારો તો મને શા માટે ચોક્કસ કારણ આપો શા માટે મને જણાવવા માટે અમારી પાસે સ્લાઇડ પર પૂરતી માહિતી છે વિદ્યાર્થી મલ્ટીપલ તેથી જો હું મારું કોસ્ટ ફંકશન કહું તો ચાલો કહીએ કે મારી પાસે આ વસ્તુમાં એક વેરિયેબલ છે અને જો મારું કોસ્ટ ફંકશન એક સરસ પેરાબોલા હતું તો હું ક્યાંથી શરૂ કરું છું તે ધ્યાનમાં લીધા વિના હું હંમેશા સમાન બિંદુ સાથે સમાપ્ત કરું છું પરંતુ જો મારી કિંમત ફંકશન મલ્ટીપલ મિનિમા હોત પછી અલબત્ત તે મહત્વનું છે કે મેં ક્યાંથી શરૂઆત કરી અને અહીં આ કોસ્ટ ફંકશનને જુઓ આ ઉદ્દેશ્ય ફંકશન તેના કંઈપણ છે પરંતુ એક સરસ પરબોલા તેથી જ્યાં તમે બાબતોથી પ્રારંભ કરો છો વાસ્તવમાં તે આ પ્રોબ્લેમમાં મુખ્ય મુદ્દાઓમાંથી એક છે તેથી ચાલો આપણે તેને ખરેખર જોઈએ તે થોડી વધુ જથ્થાત્મક રીતે હશે તેથી તેઓએ પહેલાથી જ કહ્યું છે કે અસ્વસ્થતા પર્યાપ્ત ડેટા નથી અને બિન રેખીય અહીં આ સમીકરણ માં બિન રેખીય છે તે પ્રોબ્લેમ છે તેથી ચાલો આપણે આ બિનરેખીયતાના સમીકરણને જોઈએ કે તે આપણને કેવી રીતે અસર કરે છે આપણે જાણીએ છીએ કે તે આપણને અસર કરશે પરંતુ તે આપણને કેવી રીતે અસર કરશે